બધાને નમસ્કારઆપત્તિના સમયમાં પુનઃપ્રાપ્તિ અને વધુ સારી રીતે પુનર્નિર્માણ કેવી રીતે કરી શકીએ તેના વિશેની લેક્ચર શ્રેણીમાં આપનું સ્વાગત છેહું તમને પુનનિર્માણ અને પુનર્વસન કાર્ય પર કેટલાક લોકોનો દ્રષ્ટિકોણ કહીશ આપણે તેને " વધુ સારી રીતે પુનર્નિર્માણ લોકો નો દ્રષ્ટિકોણ" હું ગુજરાતના ધરતીકંપના પુનર્વસન અને પુનર્નિર્માણ વાત કરીશ2001માં ભારતના પશ્ચિમ ભાગમાં ગુજરાત રાજ્યમાં ખાસ કરીને ભુજ વિસ્તારમાં એક મોટો ભૂકંપ આવ્યો હતો જેની વસ્તી 1 મિલિયન અને ચોરસ કિલોમીટર દીઠ 28 વ્યક્તિ છે તે સમયે સાક્ષરતા દર 57 હતો અને તેનો વિસ્તાર 44000 ચોરસ કિલોમીટર હતો તેથી 26 મી જાન્યુઆરી 2001 ના રોજ 6 9 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો હતોભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ તે ભૂકંપનું કેન્દ્ર ઉત્તર પૂર્વમાં હતું ભુજ શહેરની ઉત્તર પૂર્વ દિશા તરફ 20 કિલોમીટર દૂર અને આંચકા અને અસર કેન્દ્રથી 1500 કિલોમીટરની ત્રિજ્યા સુધી અનુભવાઈ હતી અને આશરે 20000 લોકો મૃત્યુ પામ્યા હતા અને બીજા 160000 લોકો ઘાયલ થયા હતા અને તમે ભૂકંપને કારણે થયેલ સંપત્તિનું નુકસાન જોઈ શકો છો હાઉસિંગ સેક્ટર સૌથી અસરગ્રસ્ત ક્ષેત્રોમાંનું એક છે કચ્છમાં આવાસો માટે થયેલા નુકસાનનું મૂલ્યાંકન એ હતું કે ત્યાં 2 5 લાખ મકાનો હતા કે જેને આંશિક નુકસાન થયું હતું1 28 લાખ રહેણાંક મકાનો ને સંપૂર્ણ રીતે નુકસાન થયું હતું અથવા તૂટી પડ્યા હતા કુલ નુકસાન 3 79 લાખ હતું 20000 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા 20000 લોકો ગંભીર રીતે ઘાયલ થયેલા 1 66 લાખ લોકો ઘાયલ થયા હતા ઘણા બધા પશુઓ પણ મરી ગયા હતા અહીં ગુજરાતના ભૂકંપની કેટલીક તસવીરો છે તમે ક્યાં થયેલા વિનાશને જોઈ શકો છો અને આ તસવીરો દ્વારા તમે જોઈ શકો છો કે તે વિનાશ સર્વત્ર હતો આ ફક્ત તમારા સંદર્ભ માટે છે અહીં ગામોમાં દૂરસ્થ વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં પણ તમે જોઈ શકો છો તેથી ગુજરાતના ભૂકંપ પછી ગુજરાત પુનર્વસન અને પુનઃ નિર્માણની નીતિને ઘોષણા કરીઆપણે અહીં હાઉસિંગ સેક્ટર પર રહેણાંક મકાનો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ ત્યારે મુખ્યત્વે 2 પેકેજ ઉપલબ્ધ હતા એક પેકેજ એ છે કે સંપૂર્ણ રીતે નુકસાન પામેલા ગામોને સ્થાનાંતરિત કરવા જેમ કે જો 70 થી વધુ ઇમારતોને આંશિક રીતે અથવા સંપૂર્ણ નુકસાન થયું હોય તો પછી આ ગામને બીજી જગ્યાએ સ્થાનાંતરિત કરવામાં આવશે બેશક તે ત્યાંની સ્થાનિક ગ્રામસભાની સરકારની સંમતિ પર આધારિત છે અને ત્યાં તેઓ ભૂકંપ પ્રતિકારક માળખાગત સુવિધાઓ નું નિર્માણ કરશે અને રાજ્ય સરકાર પુનઃનિર્માણ માટે લેઆઉટ ડિઝાઈન તકનીકી લાક્ષણિકતાઓ સામગ્રીના ઘટકોની રચના અને લઘુત્તમ યોગદાન આપશે જો કોઈ એનજીઓ કોઈ ગામ દત્તક લેશે તો તેમનો ફાળો કુલ ખર્ચના 50 હોવો જોઈએ હવે મૂળભૂત રીતે આ સ્થળાંતર માટે છે અન્ય પેકેજ તેના મૂળ સ્થાન માટે આપવામાં આવ્યું હતું અને તે એ છે કે જો ગામ આંશિક અથવા સંપૂર્ણ રીતે તૂટી ગયું હોય બરબાદ થઈ ગયું હોય નુકસાન થયું હોય અને ત્યાંના લોકો જો બીજી જગ્યાએ સ્થળાંતર કરવા માંગતા ન હોય તો તે પરિસ્થિતિમાં તેઓ તેમના મૂળ સ્થાને જ વિકાસ ના કામો કરી શકે છે અને જો ઈમારતોના માલિકો નાગરિકો પોતાનું મકાન બનાવવા માંગતા હોય તો સરકાર તેમને સિદ્ધિ આર્થિક સહાય પૂરી પાડશે તે કિસ્સામાંસહાયની કિંમત સીધી માલિકોને આપવામાં આવશે ખર્ચના 50 તે પહેલા સરકારની ટીમ દ્વારા નુકસાન નું મૂલ્યાંકન કરવામાં આવશે અને ફાળવેલ નાણાં 3 તબક્કામાં આપવામાં આવશે પ્રથમ પ્રોજેક્ટની મંજૂરી પછી તરત જ તેઓ 40 રકમ મેળવી શકે છે કુલ રકમના આશરે 30 અથવા 40 જે તમે આ ગ્રાફમાં જોઈ શકો છો અને પછી જ્યારે તમે લિંટલ સુધીનું કામ પૂર્ણ કરો છો ત્યારે તમને બીજા 40 અથવા 35 મળશે ત્યારબાદ બાકીના નાણાં સમગ્ર પુનઃનિર્માણ નું સંપૂર્ણ કાર્ય પૂર્ણ થયા બાદ સહાય સ્વરૂપે આપવામાં આવશે આ માટે વિવિધ પ્રકારની સહાયના પ્રકાર છે જેમકે ભૂમિહીન કૃષિ મજુર માટેઘર કે જે નિર્માણ પામશે તેના પ્લોટનું ક્ષેત્રફળ 100 ચોરસ મીટર હશે અને બાંધકામનું ક્ષેત્રફળ 30 ચોરસ મીટર હશે 1 ફેક્ટર જમીન વિસ્તાર ધરાવતા ખેડૂત તેઓને 150 ચોરસ મીટર નો લોટ મળશે અને તેના બાંધકામનું ક્ષેત્રફળ 40 ચોરસ મીટરની અંદર હશે નાના ખેડૂત 1 થી 4 હેક્ટર જમીન ધરાવતા અને અન્ય લોકો તેઓને 250 ચોરસ મીટર નો પ્લોટ વિસ્તાર હોઈ શકે છે અને બાંધકામનું ક્ષેત્રફળ 40 ચોરસ મીટર હશે 4 હેક્ટરથી વધુ જમીન ધરાવતા ખેડૂતો તેઓને 400 ચોરસ મીટર નો પ્લોટ વિસ્તાર મળી શકે છે અને બાંધકામનું ક્ષેત્રફળ 50 ચોરસ મીટર હશે તેમની પાસે નુકસાનની ચકાસણીના વિવિધ પ્રકાર છે G5 થી G1 તેથી G5 કેજે મકાનો સંપૂર્ણ નાશ થયો હતો તેઓને તે સમયે પ્રતિ ચોરસ મીટર દીઠ રૂ 3000 મળી શકે છેમહત્તમ 1 લાખ સુધી અને પછી બાકીની રકમ મળશે જેમની પાસે અન્ય ઝૂંપડીઓ છેઝૂંપડીઓના કિસ્સામાં તેઓ 7000 મેળવી શકે છે તેથી ખરેખર ગુજરાતના પુનર્વસવાટ અને પુનર્નિર્માણ ના ઉદ્દેશોમાનુ એક એ છે કે લોક કેન્દ્રિત પુનર્નિર્માણ અને પુનર્વસન નિર્માણઆ કાર્યક્રમ લોક કેન્દ્રિત હોવો જોઈએ હવે આપણે અહીં પુનર્વસવાટ અને પુનર્નિર્માણમાટે ઉલ્લેખિત 2 પેકેજો માંથીપુનર્વસવાટ અને પુનર્નિર્માણ ના વિવિધ અભિગમો ઉભરી શકે છે પરંતુ આપણે ખરેખર તે ઘણા બધા માંથી 3 ખુબજ અગ્રણી મોડલ અથવા ગુજરાતના પુનર્વસન અને પુનઃ નિર્માણના અભિગમોમાંથીલઈ શકીએ છીએ પેકેજ 2 માથી પહેલું છે તે માલિક સંચાલિત અભિગમ છે તે કિસ્સામાં ગામલોકોએ કે જેમાં પોતાનું મકાન બનાવવાનું નક્કી કર્યું છે તે સરકાર પાસેથી પૈસા મેળવશે અને તેઓ પોતાનું મકાન બનાવશે તેથી તેઓને સહાય મળશે અને સરકાર તેમને ભૌતિક અને સામાજિક માળખાગત સુવિધાઓ પુનનિર્માણ કરવામાં મદદ કરશે અને માલિકો સહાય મેળવીને પોતાનું મકાન બાંધશે તેઓ તેમના નાણાંનો પણ ફાળો આપી શકે છે અને આપણે માલિક સંચાલિત કહીએ છીએ અને બીજો NGO અથવા કોન્ટ્રાક્ટર સંચાલિત અભિગમ પણ છે જે બે પ્રકારના હોઈ શકે છે એક ઉત્પાદન કેન્દ્રિત અભિગમ અને લોક કેન્દ્રીત અભિગમ આ ઉત્પાદન કેન્દ્રિત અભિગમ કે જ્યાં તે NGO દ્વારા જ કરવામાં આવે છે તે મુખ્યત્વે NGO સંચાલિત અથવા એજન્સી સંચાલિત છે લોક કેન્દ્રિત અભિગમ એ લોકો અને ખાનગી એજન્સીઓ અથવા NGOની ભાગીદારી ના સહયોગ જેવું છે તેથી આપણી પાસે મોડેલના 3 પ્રકાર છે12 અને 3 તેથી આપણે અહીં સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે પેકેજ નંબર 2 માંથી એક પેકેજ છે તે માલિક સંચાલિત છે અને પેકેજ નંબર 1 માંથી બે પ્રકાર છે જે NGO સંચાલિત અને સમુદાય NGO નો ભાગીદારી અભિગમ છે ગુજરાતમાં તેઓએ જે કર્યું છે આપત્તિ પછીના મધ્યસ્થી તરીકે દરેક મૃતકના સગાને રૂ 1 લાખ આપવામાં આવ્યા હતા રૂ 1250 કુટુંબ દીઠ કીટ તરીકે આપવામાં આવ્યા હતા અને પશુઓના મૃત્યુના કિસ્સામાં અલગ અલગ રકમ જેમકે બકરી માટે 150 બળદ માટે 750 રૂપિયા ગાયને માટે 2500 આપવામાં આવ્યા હતા છતના પુનનિર્માણ માટે અહીં કેટલાક અહેવાલો છે હવે કચ્છમાં આવાસોના બાંધકામોની પ્રગતિ કુલ નષ્ટ થયેલા મકાનોની સંખ્યા કચ્છ વિસ્તારમાં 1 લાખ56000 કરતાં થોડી વધારે હતી અને તે પૈકીના લગભગ 50000 ની યોજના NGO દ્વારા કરાઇ હતી તે સમયે 2003માં બાંધકામ હેઠળ ના મકાનો 6000 કરતા થોડા વધારે હતા લગભગ 40000 કરતા થોડા ઓછા પૂર્ણ થયા હતા મૂળભૂત રીતે માલિક સંચાલિત સ્વ બાંધકામ લગભગ 96000 થી 97000 જેટલા છે અને તે સમયે બાંધવામાં આવેલા કુલ મકાનો 1 લાખ 35000 હતા પુનબાંધકામ ની રીત મોટાભાગના કિસ્સાઓમાં NGO ના બાંધકામો તમે જોઈ શકો છો પણ તેમાંથી 56 તેના મૂળ સ્થાને જ હતા પરંતુ તે પણ સ્થળાંતરિત મકાનોની એક મોટી સંખ્યા છે માલિક સંચાલિત અથવા સ્વનિર્માણના કિસ્સાઓમાં બહુમતી તેના મૂળ સ્થાને થયેલ વિકાસની છે માત્ર 22 સ્થળાંતરિત ઇમારતો છે તેથી કુલ 102 NGO 100 NGO પુનર્નિર્માણનું કામ કરવામાં સામેલ હતા તેમાંથી 65 "જાહેર ખાનગી ભાગીદારી" કાર્યક્રમનો ભાગ રહ્યા છે અને તેમાંથી 37 સ્થાનિક લોકો સાથે ભાગીદારીમાં સ્વતંત્ર રીતે કામ કરી રહ્યા છે 2003 સુધીમાં મકાનોની કુલ આવશ્યકતાના 82 કામો પૂર્ણ થયા છે એમ નોંધાયું હતું તેમાંથી 96000 અથવા તેનાથી થોડા વધારે G4 અને G5 ક્ષતિગ્રસ્ત કેટેગરી અંતર્ગત માલિક સંચાલિત અથવા સ્વ બાંધકામ હતા અને બીજા 31000 NGO દ્વારા પુનનિર્મિત ઘરો હતા હવે નવા મકાનોના કિસ્સામાં રૂમમાં શું તફાવત હતોશું તે વધ્યો છે ઘટ્યો છે કે તેટલોજ રહ્યો છે જ્યારે NGO બાંધકામ કરે છે ત્યારે વધારો આશરે 20 જેટલો હોય છેતેમની પાસે પહેલા જે હતું તેના કરતાં 20 વધુ બિલ્ટ અપ એરિયા અથવા રૂમ તેમને મળ્યા મોટાભાગના કિસ્સાઓમાં તે સમાન છે પરંતુ 20 વૃદ્ધિની તુલનામાં 27 નોંધપાત્ર છે જ્યારે માલિક સંચાલિતના કિસ્સામાં તે બહુ વધ્યો નથી બહુ ઘટાડો પણ થયો નથી મોટાભાગના કિસ્સાઓમાં કુલ ક્ષેત્રફળ સમાન રહ્યું છે પુનનિર્મિત મકાનોનો ઉપયોગ શું તેઓ ખરેખર 2003ના અભિયાનના સર્વે મુજબ આ મકાનનો ઉપયોગ કરી રહ્યા છે NGOના ઘરો લગભગ ખૂબ નોંધપાત્ર રીતે લોકો ઉપયોગમાં લેતા હોય છે માલિક સંચાલિત પણ બેશક હોય છે પરંતુ આશરે 20 લોકો NGO સંચાલિતને પણ ઉપયોગમાં લેતા નથી NGO દ્વારા બાંધવામાં આવેલ મકાનોના ક્ષેત્રફળ તમે આ ટેબલમાં જોઈ શકો છો કે તે મોટેભાગે 200 થી 350 સુધી છે તે લગભગ 50 છે આશરે કુલ જથ્થાના 60 છે અને બીજા 350 થી 450 અથવા તેનાથી વધારે છે જે લગભગ 35 અથવા તેનાથી થોડા વધારે છે અભિયાન 2003ના સર્વે મુજબ સંતોષનું સ્તર કેટલું હતું એક અભિયાન નામનું NGO છે તે NGO 80 લોકો કે જેમના મકાનો આ NGO દ્વારા બાંધવામાં આવ્યા હતા તેમાંથી 80 લોકો સંતુષ્ટ હતા અને માલિક સંચાલિતના કિસ્સામાં 91 લોકો સંતુષ્ટ હતા શાળાની સ્થિતિ મોટેભાગે નિયમિત હોય છે અને કેટલાક અનિયમિત અને અહીં NGO દ્વારા પ્રતિ ચોરસ ફીટની એક યુનિટની કિંમત ની સૂચિ પણ છે અભ્યાસનું ક્ષેત્ર અમે 3 ક્ષેત્રોમાં સર્વેક્ષણ કર્યું હું વિવિધ અભિગમો અને મોડેલ અને તેમની કેસ સ્ટડી બતાવવા માંગુ છું એક હાજાપરમા NGO સંચાલિત અભિગમ છે જે ભુજથી 52 કિલોમીટર દક્ષિણમાં છે તે ગામનો કુલ વિસ્તાર કૃષિ જમીન સહિત આશરે 4 ચોરસ કિલોમીટર છે તેની વસ્તી 720ની છે ઘર નું કદ 6 5 છે સાક્ષરતા 35 હતી તેમનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી છે આ હાજાપરની જૂની વસાહત હતી તમે આ પ્રાકૃતિક વસાહતો જોઈ શકો છો પીળો રંગ રહેણાક વિસ્તાર છે આ લીલો રંગ તે કૃષિ ક્ષેત્ર છે અને વાદળી જાહેર અને અર્ધ જાહેર ક્ષેત્ર છે સમુદાયો નું વિતરણ તમે જોઈ શકો છો કે હરિજન અને મુસ્લિમો તેઓ બહારની તરફ છે એક બાજુનો તે વિભાજિત સમુદાય છે તેઓ એક ભાગમાં રહેવાનું પસંદ કરે છે અને બીજી જાતિ કે જે મશેરી છે તેઓ એક ક્ષેત્રમાં છે તેથી તેઓના 3 જૂથોના વર્ગ તમે જોઈ શકો છો વીજળીની લાઇન શૈક્ષણિક સુવિધાઓ એક પ્રાથમિક શાળા આરોગ્ય સુવિધાઓ એક આરોગ્ય કેન્દ્ર પંચાયતનું મકાન અને બે મંદિરો અને એક મસ્જિદ આ બધું નાશ પામ્યું હતું 2001ના ભૂકંપમાં 80 થી વધુ ઘરોને સંપૂર્ણ રીતે નુકસાન થયું હતું પુનર્નિર્માણ તેથી ભૂકંપ પહેલા આ જે સ્થિતિમાં હતું તેનો આ નકશો હતો અને આ નવા સ્થિત ગામનો નકશો છે તમે અહીં જોઈ શકો છો કે આ પીળો રંગ એ ત્યજી દેવાયેલા સ્થાનો છે અને કેટલાક લોકો કે જેમને આ ક્ષેત્રમાં કોઈ જમીન અધિકાર નથી જમીનના હક નથી તેમની પાસે કોઈ ઔપચારિક જમીન અધિકાર નથી અને ઘણા લોકોએ તેને સ્થાનાંતરિત કર્યા નથી તેઓએ જાતે તેમનો વિકાસ કર્યો પોતે પોતાનું ઘર બનાવ્યું કેટલાક લોકો ફક્ત એક નાના જૂથના લોકો તેઓ તેને સ્થાનાંતરિત કરતા નહોતા ઘાટા મરૂન રંગમાં જે નાના જૂથ છે તેઓ સ્થળાંતરિત થયા હતા આ નવામાં કબજો મેળવેલની સંખ્યા છે તમે અહીં જોઈ શકો છો કે નવું બંધાયેલું ઘર અહીં ખાલી પડ્યું છે આવા રહેણાંક એકમોની કિંમત રૂપિયા 1 લાખ 20000 હતી તે સમયની તુલનામાં તે ઘણી વધારે હતી તેથી મોટા ભાગના મકાનો ખાલી છે ફક્ત પીળા ભાગમાં જ કબજો મેળવ્યો હતો અને અહીં તમે જોઈ શકો છો તેમ ઘણા લોકોએ ખરેખર નવા બંધાયેલા ઘરોમાં સ્થાનાંતર કર્યું નહોતું કારણકે આ એકદમ અલગ નકશો છે અને લોકોએ તે સ્વીકાર્યું નહોતું તેમની પાસે આરોગ્ય કેન્દ્ર છે પરંતુ લોકો તેનો ઉપયોગ નથી કરી રહ્યા આયુર્વેદિક આરોગ્ય કેન્દ્ર પણ છે આ પણ લોકો દ્વારા ઉપયોગમાં લેવાતું નથી મુખ્યત્વે શાળાઓ ત્યાં છે પ્રાથમિક શાળા તે સારી ચાલે છે લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે લોકો તેમના બાળકોને ત્યાં મોકલી રહ્યા છે પંચાયત કચેરી ફરીથી બનાવવામાં આવી છે વીજળી પણ અપાય છે સંદેશા વ્યવહારની સિસ્ટમ પણ લગાવાઇ હતી બાંધકામોજે લોકો શ્રીમંત છે તેઓ સ્થાનાંતરિત ન થયા અને તેઓએ નુકસાન થયેલી જગ્યામાં પોતાનું મકાન બનાવ્યું કેટલાક લોકો કે જેમની પાસે જમીનની મુદત અને હક નહોતા તેઓએ કામચલાઉ ઘરો બનાવ્યા અથવા કામચલાઉ મકાનો મેળવ્યા અને બાકીના તેઓનો પુનર્નિર્માણ ના પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો નહોતો અને નવા બાંધવામાં આવેલ પ્રોજેક્ટ કબજા રહિત રહ્યા હતા કારણકે આ લોકો સાથે રહેવાનું પસંદ કરે છે તેમને નકશાના આ નવા ખાના ગમતા નહોતાતે હિન્દુસ્તાન બેનેવોલેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યાં કોઈ તાલીમ કાર્યક્રમો ન હતા NGOને આર્થિક સહાયની ફાળવણી અને નિર્ણય લેવાની સત્તા આપવામાં આવી હતી ગામો નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ ન હતાનવી જગ્યા માટે સરકારે જમીન પૂરી પાડી હતી ગામ લોકોએ તેમાં કોઈ હિસ્સો લીધો ન હતો ગામલોકોને કોઈ આર્થિક ફાળો આપ્યો ન હતોતેઓએ પુનઃનિર્માણ માટે કોઈ મજૂર ફાળો આપ્યો ન હતો બાંધકામનો સામાન આ પુનઃનિર્માણ માટે ની તમામ બિલ્ડીંગનો બાંધકામ નો સામાન સ્થાનિક રીતે ઉપલબ્ધ સામાન હતોકોન્ટ્રાક્ટર બાંધકામનો સામાન બહારથી ખરીદી લાવ્યા હતા લોકોના સમાવેશ વિના સંપૂર્ણ પણે NGO દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી અને આ પ્રોજેક્ટને સમાપ્ત કરવામાં 1 વર્ષ 2 મહિનાનો સમય લાગ્યો હતો ત્યાં મહિલાઓની ભાગીદારી નહોતી અને 40 ચોરસ મીટરના આવાસ એકમના કિસ્સામાં ખર્ચ રૂ 1 લાખ અને 30 ચોરસ મીટરના આવાસ એકમના કિસ્સામાં ખર્ચ રૂ 80000 હતો અને સંસ્થાઓ NGO અને સરપંચોએ પુનનિર્માણના કામ પર નજર રાખી હતી પરંતુ મોટાભાગના નિર્ણયો NGO દ્વારા લેવામાં આવ્યા હતા તેથી આપણે અહીં જોયું છે કે NGO દ્વારા થયેલ ડિઝાઇનમાં સ્થાનિક સંસાધનોની કોઈ ઉપયોગીતા લેવાઈ નથી કોઈ પ્રશિક્ષણ કાર્યક્રમ નહિ NGO દરેક પાસા નક્કી કરે છે ખૂબ જ નબળા સંગઠનાત્મક આયોજન અને માલિકીના અધિકારની ગેરહાજરી લોકો આને નકારે છે અને દેખરેખમાં પણ તેમની ગેરહાજરી છે પરિણામે આ પ્રોજેક્ટ ખૂબ જ ઊંચી કિંમતનો હતો અને થોડો સમય લીધો પરંતુ તે સામાજિક રીતે સ્વીકાર્ય નહોતું તેને ગામો દ્વારા નકારી કાઢવામાં આવ્યું હતા અને આ પ્રોજેક્ટે લોકોની જાગૃતિ વધારવામાં મદદ કરી ન હતી અને આ ઘરોની જાળવણી સારી રીતે થઈ ન હતી તેથી ખરેખર તે તેમની નબળાઈ ને વધારે છે સમુદાયો અને NGO વચ્ચેનો આ વિશ્વાસ અને શિક્ષણનો અભાવ તેથી કરાર આધારીત અભિગમના કિસ્સામાં આવું બન્યું સમુદાય અને NGOના ભાગીદારીના અભિગમમાં આપણી પાસે લુડિયા ગામ છે ભુજથી 100 કિલોમીટર ઉત્તરમાં તેનું ક્ષેત્રફળ લગભગ 5 ચોરસ કિલોમીટર છે કુલ વસ્તી 1800 ની છે તેમાંથી મુખ્યત્વે હરિજનની છે અને સાક્ષરતા દર ધરાવતા મુસ્લિમોની વસ્તી 35 છે ત્યાં પણ તેઓના વ્યવસાય પશુપાલન લાકડાની કોતરણી અને ખેતી હતા તમે અહીં જોઈ શકો છો કે મોટાભાગના લોકો પશુપાલન ઉછેર અને લાકડાની કોતરણી કામમાં સામેલ છે તેથી તેમાંના 50 પશુપાલન ઉછેર અને પશુપાલન સાથે સંકળાયેલા છે અને તેમાંના કેટલાક ખેતી સાથે સંકળાયેલા છે લગભગ કુલ વસ્તીના 20 અને સમુદાયનું વિતરણ પણ તમે જોઈ શકો છો કે હરિજનો ત્યાં છે અને મુસ્લિમોની વસ્તી અહીં છે આ બે સમુદાયો અને ત્યાં એક ગરીબ સમુદાય છે જે મૂળ રૂ 2500 થી 5000 ની આસપાસ છે તેઓ આખા પાઇ ચાર્ટનો લગભગ 90 હિસ્સો છે તેથી વીજ પુરવઠો શૈક્ષણિક સુવિધાઓ એક પ્રાથમિક શાળા બધું આ ભૂકંપથી વીનાશ પામ્યું હતું અહીં લુડિયા ગામના મકાનોના નુકસાનની વિગતવાર માહિતી છે કુલ 5 ભૂંગાનો સંપૂર્ણ રીતે નાશ થયો હતો જ્યારે કાચા પાકા મકાનો ઘણા વધારે હતા ભૂંગાને થોડું ઓછું નુકસાન થતું અથવા સુધારી શકાય તેવું નુકસાન અથવા સુધારી ન શકાય તેવું નુકશાન થયું હતું પરંતુ તે કાચા પાકા મકાનો મોટા ભાગે સૌથી વધુ અસરગ્રસ્ત છે જયારે તે ફક્ત 5 થી 7 છે ઠીક છે પુનનિર્માણ કુલ 235 મકાનો ફરીથી બનાવવામાં આવ્યા હતા અને દરેક કુટુંબને 2 પરંપરાગત ભૂંગા આપવામાં આવ્યા હતા ભુંગાની શૈલી એ ભૂકંપ સ્થિતિસ્થાપક અને ચક્રવાત સામે ટકી રહેવાની સંભાવના છે અમને એવું જાણવા મળ્યું કે તે ભૂકંપથી ઓછા પ્રભાવિત થયા હતા NGOની સહાયથી આ શૈલીમાં લોકોએ આ ભૂંગા અને ચોકીનું અલગ શૌચાલય અને બાથરૂમ માટેની સુવિધા સાથે ફરી બાંધકામ કર્યું તેથી પ્રત્યેક ઘરના લોકોને 2 ભૂંગા 1 ચોકી અને એક શૌચાલય મળ્યું અને ગામ દ્વારા 170 મીટરના વીજળીના જોડાણો આપવામાં આવ્યા હવે પાણી મુમવરા જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા પુરૂં પાડવામાં આવે છે ગામલોકોને કે જેમાં 11 ઘરો અને બીજા શૈક્ષણિક બે પ્રાથમિક શાળા અને આંગણવાડી ફરી બાંધવામાં આવેલા તેમને નિયમિત પાણી પુરવઠો સંદેશા વ્યવહાર મળે છે બધી શાળાઓ લુડિયામાં ફરીથી બનાવવામાં આવી હતી પડોશી ઝુમખાઓ તેથી તેઓએ નક્કી કર્યું કે તેઓને લોકોને એકબીજા સાથે વાતચીત કરવાની જરૂર છે તેથી તેઓએ ખૂબ નજીકમાં પડોશ બનાવ્યું જે તેમના સંબંધ ની રચના અથવા તેમના કુળ માળખાને વિસ્તૃત કરી રહ્યું છે તે મુજબ તેઓના જૂથને ઝૂમખામાં વહેંચવામાં આવ્યા હતા અને નવા ગામડાનો નકશો સારી રીતે આયોજિત હતો અને ગ્રામજનો દ્વારા પણ તેને સ્વીકારવામાં આવ્યો હતો ગામના લોકોએ તેમના પોતાના મકાનોની જાતે ડિઝાઇન બનાવી તેથી આવાસ એકમોની જાળવણી ખૂબ જ સારી રીતે થાય છે તેનો ખર્ચ નોંધપાત્ર રીતે ખુબ જ ઓછો હતો જે તે સમયે માત્ર રૂ 56000 ભારતીય રૂપિયા હતો અને 40 રહેણાક એકમોનું વીજળીકરણ અને ટેલિફોનિક સુવિધા આપવામાં આવી હતી અને લોકોએ પુનનિર્માણ અને પુનર્વસન પ્રક્રિયામાં ભાગ લીધો હતો અહીં તેનું એક ચિત્ર છે તેથી જે લોકો નિર્ણય લેવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા છે તેઓ તેમના ઘરોની ડિઝાઇન જાતે બનાવે છે આ મકાનો બનાવવા માટે તેઓને 2000 રૂપિયા આપવામાં આવ્યા હતા મુસ્લિમોએ હરિજનોને જમીન પૂરી પાડી હતી અને બદલામાં હરિજનોએ પોતાની મજૂરી આપી હતી ઉપરાંત દરેક ઘરના દરેક સભ્યોએ એક મજુર બાંધકામ નો સામાન આપવો જોઈએ તેઓએ સ્થાનિક નિર્માણ સામગ્રીનો ઉપયોગ કર્યો હતો જેમ કે સૂર્ય દ્વારા સુકાયેલ ઈંટોસુકુ ઘાસ બબુલ વૃક્ષની ડાળીઓ સ્ત્રીઓએ પણ તેમાં ભાગ લીધો હતો તેથી લોકો આ પ્રોજેક્ટથી ખૂબ જ સંતુષ્ટ હતા ખાસ કરીને આશ્રય મેળવ્યા બાદ ખૂબ સારો પાણી પુરવઠો અને એક ભૂંગા ની કિંમત આશરે 22000 છે અને દરેક આવાસ એકમની કિંમત 55000 હતી આખો પ્રોજેક્ટ 7 મહિનામાં પૂર્ણ થઈ ગયો તેથી તેઓએ સ્થાનિક કુશળતા મજુરી જમીન બાંધકામની સામગ્રી અને પૈસા વાપર્યા અને તે ગ્રામજનો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા હતા ગ્રામ્ય કક્ષાનું વધુ સારુ સંગઠન તેઓ પાસે હતું તેઓએ તાલીમ કાર્યક્રમોનું આયોજન કર્યું તેની દેખરેખ હાથ ધરી અને તેથી તેમની પાસે ઓછા ખર્ચાળ અને સામાજિક રીતે સ્વીકાર્ય અને ભૂકંપ પ્રતિરોધક મકાન છે બીજું એક છે બિટ્ટા ગામમાં માલિક સંચાલિત અભિગમભુજથી 85 કિલોમીટર દૂર કુલ વસ્તી 1000 ની આસપાસ છે અને અહીં તેનું હાલનું લેઆઉટ છે તમે જોઈ શકો છો કે તેઓ પાસે કેટલાક વ્યવસાયિક વિરામ મકાન જમીનનો ઉપયોગ અને મોટાભાગના રહેણાંક કે જે પીળા રંગમાં છે અને કેટલાક જાહેર અને અર્ધ જાહેર છે આ ત્રણ ગામોમાં તે સૌથી મોટું ગામ હતું આ તે ગામનું બસ સ્ટોપ હતું અને અહીં તમે ઘણા બધા બંસાલી બૈષ્નાબ ગડબી અને ઘણા બધા સમુદાયોનું વિતરણ તમે જોઈ શકો છો હવે ગામડાઓનું વ્યવસાયિક વિતરણ મોટાભાગે તેઓ ખેડૂત અને ખેત મજૂરી સાથે સંકળાયેલા છે કેટલાક સ્વરોજગાર મેળવે છે વેતન મજૂર પણ છે અને વેપારીઓ 12 વેપારીઓ છે કેટલાક લોકો સમૃદ્ધ છે જેમકે 26 14 તેમની આવક 10000 રૂપિયાથી વધુ છે અને કેટલાક ગરીબ છે 33ની આજુબાજુ આ બતાવે છે કે પાકું મકાન અથવા કોન્ક્રીટ મકાન તૂટી ગયું છે પરંતુ ભૂંગા ભૂકંપની અસર વિના ત્યાંના ત્યાં જ છે અહીં તમે ઘરોના નુકસાનનું સ્તર જોઈ શકો છો કેવી રીતે જુદા જુદા વર્ગમાં જુદા જુદા સ્થાને તેઓ પ્રભાવિત થયા હતા અને શૈક્ષણિક સુવિધાઓ કરવામાં આવી હતી આરોગ્ય સુવિધાઓ કરવામાં આવી હતી પંચાયત તેથી લોકોએ સરકાર પાસેથી પૈસા મેળવ્યા અને તેમના પોતાના મકાનોનું ફરી બાંધકામ કર્યું તેમણે તેમાં નાણાં પણ ઉમેર્યા અહીં ભૂકંપ પછી બાંધવામાં આવેલ ઠાકર હાઉસ છે ગામમાં 153 મીટર કનેક્શન હતા હાલમાં ત્રણ ટેન્કર પાણી પુરવઠો પૂરો પાડે છે તેઓએ સરકારી સ્કુલ પંચાયત ઓફિસનું પણ ફરી બાંધકામ કર્યું ધાર્મિક મકાનો ફરીથી બનાવવામાં આવ્યા હતા લોકોએ પોતાના મકાનો બનાવ્યા પરંતુ ત્યાં કોઈ તાલીમ કાર્યક્રમ નહોતો લોકોએ ખરેખર બાકીના પૈસા સરકાર પાસેથી ઉધાર લીધા ઉધાર નથી લીધા પરંતુ તેમને સરકાર પાસેથી બાકીના નાણાની સહાય મળી છે અને તેમાંના 28 એ તેમના પોતાના પૈસા છે તેઓને ઔપચારિક સંસ્થાઓ પાસેથી લોન પણ મળી છે સમુદાયના મહાજન અથવા સ્થાનિક રાજા સંબંધીઓએ પણ પૈસા આપ્યા છે તેથી આ કેટલાક આર્થિક યોગદાન છે મોટી સંખ્યામાં લોકોએ યોગદાન આપ્યું છે ઘટ્ટ રંગ માં તમે જોઈ શકો છો કે તેઓએ તેમના પોતાના ઘર માટે પૈસા ખર્ચ્યા છે જેમકે 50000 અથવા 30000 થી વધુ અહીં તેમના પોતાના માટે મજૂરીનું યોગદાન છે મોટાભાગના લોકોએ પોતાની મજૂરીનું યોગદાન નહોતા આપતા પરંતુ તેઓએ મજૂરોને કામ પર રાખ્યા હતા અને કેટલાક લોકો ખાસ કરીને હરીજન અને કેટલીક નીચી જાતિના જૂથો તેઓએ પોતાના બાંધકામો માટે મજૂરીનો ફાળો આપ્યો અહીં જ્યારથી તેઓએ પોતાનું મકાન જાતે બનાવ્યું તેઓ સંતુષ્ટ હતા અને તેઓએ બાંધકામ કર્યું અને તે સારી રીતે જાળવવામાં આવ્યું છે અને મોટા ભાગના ઘરો 4 મહિનાથી 6 મહિના સુધીમાં 50 પુનનિર્માણનું કામ થયું અને દિવાલ માટે તેઓ કોંક્રિટ બ્લોક્સ ઈટો પથ્થરનો ઉપયોગ કરે છે છત મોટાભાગે RCC પણ લોકો ફ્લોર માટે સ્થાનિક ટાઇલ્સ 35 માટી 73 સિમેન્ટનો ઉપયોગ કરે છે કિંમત તે એક માલિકથી બીજા માલિક સુધી બદલાય છે કેટલાક કિસ્સાઓમાં તે સૌથી નીચો એ 50000 થી 100000 અને ઘણા કેસોમાં તે ખૂબ ખર્ચ કરે છે જેમકે 1 5 લાખ અને તેનાથી વધારે લોકો તેમને મળેલ આશ્રય અને વીજળીથી ખૂબ સંતુષ્ટ હતા પરંતુ તેઓ જાહેર માળખાકીય સુવિધાથી ખુશ નહોતા અને કેટલાકને સરકાર પાસેથી નાણાં મળ્યા હતા પરંતુ તેનો ઉપયોગ કર્યો ન હતો તેનો ઉપયોગ અન્ય હેતુઓ માટે કર્યો હતો તેથી તેઓની દેખરેખ ઓછી છે અને ઉચ્ચ વર્ગના લોકો ખૂબ ઓછા છે પરંતુ તેમને સરકાર તરફથી વધુ સહાય મળે છે જ્યારે નીચલી જાતિના લોકો તેઓની આંકડાકીય રીતે બહુમતી છે પરંતુ કેટલાક સર્વેક્ષણ મુજબ તેમને ઓછી સહાય મળે છે અને અભિયાન મુજબ આ ગામમાં માત્ર 60 ઘરો ભૂકંપ પ્રતિકારક છે તેથી સ્થાનિક સંસાધનોનો ઉપયોગ ન કરવો નબળા સંગઠનાત્મક સુયોજન અપૂરતી તાલીમ અપૂરતી દેખરેખ નિર્ણય લેવામાં ઉચ્ચ જાતિનું આધિપત્ય તેથી તેમની પાસે વધુ ખર્ચાળ લાંબા ગાળાની નબળાઈના સ્ટ્રક્ચર જાગરૂકતા નો અભાવ અને તેથી તે ઓછા કારણોનું નિર્માણ કરી રહ્યું છે કે તેઓ સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરે તેમને ઓછા ખર્ચે ઓછા સમયમાં સામાજિક રીતે સ્વીકાર્ય છે તે રસ્તો આપણને મળ્યો હતો તેથી આપણે કહી શકીએ કે એ NGO અને સમુદાયની ભાગીદારીનો અભિગમ છે જેણે અન્ય કરતાં વધુ સારું કામ કર્યું છે આપનો ખૂબ ખૂબ આભાર